આ લેક્ચરમાં આપનું સ્વાગત છે આજે આપડે બાલુન જોઈશુ તે અન્બેલેન્સ unbalancedઅસંતુલિત હોય તેને માટે બેલેન્સડbalancedસંતુલિત થયેલ છે તેથી બેલેન્સ માટે બાલનું ટૂંકું નામ જે BAL લેવામાં આવે છે અને અન્બેલેન્સ માટે UN લેવામાં આવે છે જે તમને BALUN આપે છે હવે બલુનની જરૂર કેમ છે આ બલૂનની શું જરૂર છે ખરેખર બેલેન્સડ એન્ટેનાantennaતરંગ ગ્રાહકમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક સીમેટ્રિકsymmetricસપ્રમાણ પ્લેનplaneસપાટી હોય છે જે સીમેટ્રિક સ્ટ્રક્ચર structureમાળખા ના ઉપયોગથી સરળતાથી ઉભું કરી શકાય છે ઉદાહરણ તરીકે ડાઇપોલdipoleદ્વીધ્રુવી એન્ટેનામાં સીમેટ્રિક પ્લેન હોય છે તમે અહીં જોઈ શકો છો કે તેમાં સીમેટ્રિક પ્લેન છે જે ફીડીંગfeedingસ્ત્રોત પોઈન્ટpointબિંદુપરથી એન્ટેનાની અક્ષને પાર થાય છે ત્યાંથી એન્ટેનાને બે અડધા ભાગોમાં વિભાજીત કરતા બે પોલ્સpolesધ્રુવો મળે છે જો આ બે પોલ્સ પર ધારો કે સમાન કરંટcurrentપ્રવાહ ડીસ્ટ્રીબયુંસન distribution વિતરણ હોય રેડીએશનradiation કિરણોત્સર્ગ કેપેસીટીefficiency કાર્યક્ષમતા મહત્તમ હોયતો કરંટ એક દિશામાં જવો જોઈએ અને તે જ કરંટ સામેની તરફ પાછો ફરવો જોઈએ લક્ષ્ય એ છે કે એન્ટેનાને એવી રીતે ફીડ કરીએ કે આ બંને પોલ્સ બરાબર તે જ કરંટ ડીસ્ટ્રીબયુંસન હોય જે ઇવનevenસમાન સીમેટ્રિક છે હવે આ કરી શકાય છે કૃપા કરીને વ્યૂ ગ્રાફને જુઓ કે જો આપણે સોર્સ sourceસ્રોત અહીં મૂકીએ તો હવે સોર્સ સામાન્ય રીતે આપણે બેલેન્સડ સોર્સ સાથે કાર્ય કરીએ છીએ બેલેન્સડ સોર્સનો અર્થ છે કે તેમાં પોઝીટીવ તેમજ નેગેટીવ પોલારીટી polarityધ્રુવીયતા છે તેથી પોઝીટીવ પોલારીટી અને નેગેટીવ પોલારીટી એક સાથે જોડાયેલ હશે તેથી બેલેન્સ્ડ સોર્સ નીચે બેલેન્સ એન્ટેના સાથે કોઈ સમસ્યા નથી અને આપણે કહી શકીએ કે I1I2 I1 એ I2 ની બરાબર છે સ્વાભાવિક છે કે હંમેશા આપણે કહીએ છીએ કે આ I1 છે અને આ I2 છે કારણ કે રિઆલિટીમાં realityવાસ્તવિકતા આ I1 અને I2 ક્યારેય સમાન નથી હોતા કેમ કારણ કે આ જે કંઇ પણ કરંટ પાછો આવે છે ખરેખર તે ડિસ્પ્લેસમેન્ટ કરન્ટ દ્વારા પાછો આવે છે પણ આ બંને પોલ્સનો પણ થોડો નોઈસ આવે છે વગેરે તેથી તેને કોમન commonસામાન્ય મોડ modeસ્થિતિ કરંટ કહેવામાં આવે છે પરંતુ રેડિયેશન માટે મારે ડિફરન્સલ મોડ કરંટ જોઇએ છે જેમ કે આ એક કરન્ટ અહીં અને એક બીજો કરંટ અહીં જઈ રહ્યો છે તેનો અર્થ એ કે આ બંને કરંટ વચ્ચે 180 ડિગ્રીનો ફેઝ તફાવત છે આ ત્યાં હોવું જોઈએ તેથી આ ડિફરન્સલ મોડ કરંટ ફક્ત માત્ર રેડીએશન કરી શકે છે તેથીઅહીં આ ડીઝાઈરેબલdesirableઈચ્છનીય છે આપણે ધારીએ છીએ કે ત્યાં નોઈઝ નથી તેથી જો આપણે એમ કરીએ કે આ બેલેન્સ્ડ સોર્સ આ ડ્રાઇવિંગ કરી રહ્યું હોય તો આપણી પાસે I1અને I2 છે અને એન્ટેના ડિઝાઇનર ખુશ છે આગળ એમ છે કે આ પરંતુ અગાઉના કિસ્સા માટે વ્યવહારુ નથી કારણ કે હું સ્ત્રોતને એન્ટેનાની મધ્યમાં મૂકી શકતો નથી મૂળભૂત સ્ત્રોત થોડા અંતરે છે તેથી તે કરવા માટે ત્યાં ટ્રાન્સમિશનtransmissionપ્રસારણ મીડીયમmediumમાધ્યમ અથવા ટ્રાન્સમિશન લાઇન છે અને આપણી પાસે બે વાયર છે તેથી મારી પાસેનો સોર્સ ફરીથી એક બેલેન્સ્ડ સોર્સ છે મારી પાસે બે વાયર છે અને એક વાયર ઉપરના હબથી બીજા વાયર સાથે જોડાયેલ છે જે અહીં છે આ એક ટ્રાન્સમિશન લાઇનમાં બેલેન્સ ટ્રાન્સમિશન લાઇન છે એ બેલેન્સ ટ્રાન્સમિશન લાઇન એટલે છે કારણ કે કરંટ અહીં એક દિશામાં જઈ રહ્યો છે તે જ કરંટ બીજી દિશામાં ફરી રહ્યો છે તેથી ફરીથી આ અહીં હોવાને કારણે તે એક ડીસ્ટ્રીબ્યુંટેડ ટ્રાન્સમિશન લાઇન છે અહીં ફોરવર્ડ કરંટ વેવwaveતરંગ અને બેકવર્ડ કરંટ વેવ છે પરંતુ તે I1 અને I2 સમાન મળે છે દેખીતી રીતે નોઈસ વિના તેથી ફરીથી એન્ટેના ડિઝાઇનર ખુશ છે પરંતુ ઉચ્ચ ફ્રીક્વન્સીઝ પર નીચી ફ્રિકવન્સી માટે આ સાચું છે જો આપણે આમ કરીશું તો શું થશે આ એન્ટેના આ ટ્રાન્સમિશન લાઇન અહીં પાવર power વીજળી લેવા માટે સક્ષમ નહીં હોય તે રેડીએશન શરૂ કરશે તેથી આપણે જે કરીએ છીએ તે એન્ટેનાને શિલ્ડshieldઢાલમાં રાખી કરીએ છીએ અને શક્ય તેટલું શ્રેષ્ઠ શિલ્ડથી આપણને એક કોક્સિયલ વસ્તુ મળે છીએ એનો અર્થ એ કે બે કંડક્ટરconductorવાહક છે એક અંદર અને બીજુ બહાર છે હવે આપણે તેમને વસ્તુ સાથે કેવી રીતે જોડીશું તમે જુઓ દેખીતી રીતે તમે જુઓ છો કે આ ટ્રાન્સમિશન લાઇનમાંથી રેડિયેશનને અટકાવવાનું છે આપણે શું કરીશું એક બાહ્ય શિલ્ડ છે અને તે બાહ્ય શિલ્ડ નીચલા અડધા ભાગસાથે જોડાયેલ છે અને આંતરિક કંડક્ટર કે જે ડાઇરેક્ટdirectસીધા કંડક્ટરને બહાર કાઢે છેજેને અહીં મૂકવામાં આવે છે અહીં તમે આ સમસ્યા જુઓ છો કે આ અડધો ભાગ જે આ નીચલો ભાગ છે ખરેખર આ તમે કોઈ પણ હાફ સાથે કનેક્ટ કરી શકો છો આ નીચલા ભાગમાં તે બાહરના કંડક્ટરના શિલ્ડ સાથે જોડાયેલ છે તેથી બાહરના કંડક્ટર માટે તે લૂઝ રીતે જોડાયેલું છે તેનો અર્થ એ કે તે શિલ્ડ દ્વારા તે જોડાઈ રહ્યું છે પરંતુ આ સીધેસીધું જોડાયેલું છે તમે કહી શકો છો કે શા માટે આપણે તેને શિલ્ડથી કનેક્ટ કરી રહ્યા છીએ આપણે સીધા વાહક સાથે જોડાઈ શકીએ છીએ જો આપણે ખરેખર તે કરીએ તો આપણે આંતરિક વાહક અને બાહ્ય વાહક માટે શોર્ટ સર્કીટીંગ કરી રહ્યા છીએ એનો અર્થ એ કે ડિફરન્સલ મોડમાં કોઈ કરંટ હશે નહીં કરંટ 0 હશે તેથી જ આપણે તે કરી શકતા નથી અને આપણે તે આ રીતે કરીએ છીએ પરંતુ આનો અર્થ એ થાય છે કે ત્યાં એક વધારાનો ઇમ્પીડંસimpedanceઅવરોધ છે જે આ લૂઝ કપલને લીધે ધ્યાન માં આવે છે આ બાહરના કંડક્ટરના શિલ્ડ અને જમીનની વચ્ચે થોડી ઇમ્પીડંસ હશે અને કેટલોક કરંટ તેમાંથી વહેશે આ આ I1 અને I2 ને અન્બેલેન્સ બનાવશે કારણ કે તેઓ હવે સાથે ન હોતા તમે જોશો કે આ સમાન છે પરંતુ ત્યાં એક અન્ય કરંટ કમ્પોનેન્ટcomponentઘટક હશે જેને હું આ બાહરના દ્વારા અલગ કરીશકું છું તેથી આ બધી સમસ્યાઓનું કારણ ઉચ્ચ ફ્રિકવન્સી છે કારણ કે ત્યાં ઉચ્ચ ફ્રિકવન્સી શિલ્ડ હતું તેથી ઉચ્ચ ફ્રિકવન્સીમાં આપણી પાસે કોક્સ પ્રકારની વસ્તુ હોવી જરૂરી છે અને તે આને આપે છે ઉચ્ચ ફ્રીક્વન્સીઝ પર પણ જો આપણે કોક્સને બદલે વેંવગાઇડનો ઉપયોગ કરીએ છીએ જે એક માત્ર વાહક છે તેથી તે પણ આરીતે કંઈક પીડાશે તેથી તમે જોશો કે આ બધાની ચોખ્ખી અસર એ કન્ડક્ટરની બાહ્ય તરફ નો આ કરંટ I3 છે અહીં તમે સમજી શકો છો કે આઇ I1 એ કરંટ જાતો છે I2 એ કરંટ વળતો છે પરંતુ તે જ્યારે તે કનેક્ટ થાય છે ત્યાં એક વધારાની ઇમ્પીડંસ Zg મળે છે જે અનિચ્છનીય છે અને તે આ I3 આપી રહી છે તેથી તે લોડ જે ખાલી સ્પેસ પરનો લોડ છે તે લાગે છે તો અહિયાં I1 I2 I3 કરંટની એક બાજુ I1 બીજી બાજુ I2 અને I3ની બાદબાકી છે ભલે આપણે I1 અને I2 ને સમાન બનાવીએ પરંતુ તેઓ એક સાથે નહીં હોય તેથી આપણુ કાર્ય આ આઇ 3 ને ચોક chokeગૂંગળવું કરવાનું છે ખરેખર બાલુનનું કામ આ I3 ને ચોક કરવાનું છેજે તે કરશે આ કરવાની એક રીતને કહેવામાં આવે છે બલૂન માનું આ બઝુકા બલૂન તે ખૂબ જ લોકપ્રિય છે તમે શું કરો છો કેજેમ પહેલાં તમે જે કરતા હતા તે ઉપરાંત તમે બીજી ધાતુની સ્લીવsleeveઆવરણ લગાડો આ બાહ્ય ધાતુની સ્લીવ સિવાય જે તમે અંદર જુઓ છો તે પહેલાંની જેવું જ છે તમારી પાસે ધાતુની સ્લીવ છે અને તે ધાતુની સ્લીવ અહીં બાહ્ય કંડક્ટરને કોક્સ સાથે શોર્ટ કરી છે અને આ મેટલ સ્લીવની લંબાઈ λ4લેમ્બડા ભાગ્યા 4 છે તેથી તેનો અર્થ એ કે તેને અહીં શોર્ટ કરી શકાય છે તેથી આ સમયે તે અનંત દર્શાવે છે અને તે એક ખુલ્લી સર્કિટ છે તેથી તેમાં અનંત ઈમ્પીડંસ છે તેનો અર્થ એ કે આ Zg છે તે મળી રહ્યું છે જે અનંત છે તેથી તે I3 ને ખૂબ જ નાનું બનાવશે અને તે આ I1 અને I2 ને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે કારણ કે I3 ઘટતો જાય છે આ બઝુકા બાલુન છે હવે ત્યાં બીજી સંભાવના છે કે તે ધાતુની સ્લીવ મૂકવાને બદલે તમે λ4 ની બીજી ટ્રાન્સમિશન લાઇન અહીં મૂકી શકો છો અહીં તમે પહેલાની જેમ શોર્ટીંગ કરો છો અહીં તમે જે કરી રહ્યા છો તેને અહી મૂકી રહ્યાં છો પહેલાનાં કિસ્સામાં તે અહીં ક્યાંય મૂકવામાં આવ્યું ન હતું તમે તેને તે લાઇન અથવા આંતરિક કન્ડક્ટરના જોડાણ પર મૂકી રહ્યા છો તેથી અહીં તે જે પણ થઇ રહ્યું છે તે તમે અહીં જુઓ છો તે અહીં શોર્ટ કરેલ છે તે ખુલ્લું છે તેનો અર્થ એ કે પહેલેથી જ બાહ્ય કંડક્ટર અને આંતરિક કંડક્ટર તેમની પ્રવાહો 180 ડિગ્રીના ફેઝની બહાર છે જ્યારે તમે λ4 લંબાઈના કારણે બીજા એક ફેઝમાં 180 આપી રહ્યા છો ત્યારે તે બતાવે છે કે જે પણ કરંટ I3 વહેતો હોય છે તેનાથી વિરુદ્ધ કરંટ I1 માં વહેતો હોય છે અને તેથી વિરુદ્ધ નહીં પણ સમાન કરંટ I3 માં વહે છે તેથી ફરીથી આપણે બે બલૂન બનાવી રહ્યા છીએ આને λ4 કોક્સિયલ બાલુન કહે છે હવે અહીં તમે કહી શકો છો કે ખરેખર આ λ4 કેમ પસંદ કરવામાં આવ્યું ખરેખર આની કોઈ પણ લંબાઈના હેતુથી હશે પરંતુ જો આપણે λ4 ન લઈએ તો એન્ટેના ઓપરેશન ખલેલ પહોંચશે કારણ કે એન્ટેના ઓપરેશન માટે તે સંબંધ છે કે બે પ્રવાહો ફેઝ્થી બહાર 180 ડિગ્રી જેટલા છે હવે ફક્ત λ4 જ તે બનાવી શકે છે અન્ય કોઈ પણ સંજોગોમાં બે પ્રવાહો એકબીજાને સંતુલિત કરશે પરંતુ કામગીરી નહીં થાય તેનો અર્થ એ કે આંતરિક કંડક્ટર અને બાહ્ય કંડક્ટર કરંટ ફેઝ્થી બહાર રહેશે નહીં અને આ છે આ ત્રીજી રૂપરેખા તો આ એક બાહ્ય કંડક્ટર છે આ આંતરીક કંડક્ટર કોઅક્ષનું આંતરીક કંડક્ટર આ છે જે મને લાગે છે કે તે હવે આ છે તો બલૂન પછી તે ખરેખર શું કામ છે તે હવે આ બેલેન્સ્ડ ને અનબેલેન્સ કરે છેઅને આ અનબેલેન્સડ મળે છે હા કે મેં એ પહેલેથી જ કહ્યું છે પરંતુ કરંટની દિશા વિરુદ્ધ છે તેથી તમને પેરેલલparallel સમાંતર ઓગ્ઝીલરીauxiliaryસહાયક લાઇન મળી તેથી મને લાગે છે કે મેં બલુનમાં કહ્યું છે તેથી આ તે છે કે તમે કોઈપણ VHF માં ખાસ કરીને જુઓ છો અને આ લાક્ષણિક છે ખાસ કરીને આપણા ટીવીના બોક્સ વગેરેમાં જોશું તેમની પાસે તે બલૂન છે બલુન વિના ખરેખર તમને સારું રિસેપ્શન નથી મળતું કારણ કે તેની એફીસીઅન્સી ઓછી છે કારણ કે જો ડિફરન્સલ મોડમાં બંને બાબતો સમાન ન હોય તો ખરેખર બે પ્રવાહોમાં દેખાય છે કે નોઈસ ઘણો છે કારણ કે નોઈસ પણ સમાન અસર કરે છે કે તે સમાનતા દેખાડે છે પરંતુ એક કોમન મોડ કરંટ માટે જો તે બલૂન નહિ હોય તો તે એક કોમન મોડ કરંટ વધુ મળે છે તેથી તે ઘટાડવા માટે બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે અને જો તમે બલૂનને મૂકશો તો તમે જોશો કે એન્ટેના કરંટને ખાસ્સી અસરકારક રીતે ફેલાશે અથવા પ્રાપ્ત કરી શકે છે જો તમે બલૂનને દૂર કરો છો તો તે એન્ટેનાની કાર્યક્ષમતામાં તીવ્ર ઘટાડો થશે અને તમે તે ચકાસી શકો છો કે ફક્ત બલૂનને દૂર કરીને કોઈપણ ટીવીની રિસેપ્શન ક્વોલીટીqualityગુણવત્તા નબળી થશે કારણ કે બલૂન ખરેખર ડિફરન્સલ મોડ કેરેક્ટરીસ્ટીક્સ characteristicલાક્ષણિકતામાં સુધારો કરે છે તે કંઈક એવું છે કે જેને આપણે ઓપરેટિંગ દ્વારા CMRR કહીએ છીએ અથવા તમે EMI EMC જોશો લોકો જો તમારી પાસે મલ્ટીપલmultipleઘણા ટ્રાન્સમિશન લાઇન્સ હોય તો સામાન્ય સ્થિતિમાં જો તમે સપ્રેસ suppressદબાવ કરશો નહીં તો તમને અન્ય ઇન્ટરફીઅરંસ interference દખલ કરવામાં ઘણો નોઈસ આવશે તેથી તે ઇન્ટરફીઅરંસ ઘટાડવા માટે આ બલૂનનો ઉપયોગ થાય છે અને તે ઉચ્ચ ફ્રિકવન્સીની સમસ્યા છે કારણ કે આપણે કોક્સિયલ લાઇનનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી સામાન્ય રીતે VHFમાં અને હા UHF માં પણ VHF VHF ની આ સમસ્યા UHF ટીવી ટ્રાન્સમિશનમાં આ સમસ્યા છે કારણ કે કોક્સિયલ એ એક માધ્યમ છે પરંતુ તમારી પાસે ત્યાં એક ડાઇપોલ છે આપણે ડિઝાઇન પછી જોશું ખરેખર ટીવી એન્ટેનાની આ કોમન મોડ અને ડીફરન્સીઅલ મોડ હતી આ કરંટનો કોન્સેપ્ટConceptખ્યાલ કલેવરલી વાસ્તવિક ટીવી એન્ટેના આ VHF ટીવી એન્ટેનાને ડિઝાઇન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હતી જેને ફોલ્ડેડ ડાઇપોલ એરે કહેવામાં આવે છે કારણ કે તમે જુઓ હજી પણ એક સમસ્યા એ છે કે ડિપોલેમાં 73 ઓહ્મનું રેડિયેશન રેઝિસ્ટન્સ હોય છે જ્યારે કે ફ્રી સ્પેસમાં રેડિયેશન રેઝિસ્ટન્સ 377 ઓહ્મ હોય છે તેથી જો ડાઇપોલનો સીધો ઉપયોગ રીસીવ કરવા માટે કરવામાં આવે તો ત્યાં ઘણું રીફ્લેક્શન હશેતો ઘણું અસમતોલન નથી તેથી શું આપણે ડાઇપોલ લઇ શકીએ પરંતુ તે 377 ઓહ્મ અથવા 400 ઓહ્મ રેડિયેશન રેઝિસ્ટન્સ તરીકે વર્તશે ખરેખર તે સમસ્યા આ ડિફરન્સલ મોડ અને એન્ટેના મોડના ખ્યાલને સમજીને ઉકેલી શકાય છે પરંતુ તે પછીના લેક્ચર માટે રાખીએ